આગળનો થિયર્મ હું જે લઈશ તે સર્કિટના ઉકેલ સાથે સંબંધિત છે જેમાં ચોક્કસ રીતે વોલ્ટેજ સ્ત્રોત છે હવે તેનો ઉપયોગ તરત જ સ્પષ્ટ થઈ શકશે નહીં પરંતુ પછીથી ઘણીવાર તમે આ થિયર્મનો ઉપયોગ કરીને ચોક્કસ પ્રકારની સર્કિટનાં ગુણધર્મોને સરળતાથી સમજી શકશો હું તેને નોડમાંથી વોલ્ટેજ સ્ત્રોતને આગળ મોકલવું કહીશ તેનો અર્થ શું છે તે આગળ સ્પષ્ટ થશે હવે નોડને ધ્યાનમાં લો અને ઘણીબધી શાખાઓ આ નોડ સાથે જોડાયેલ છે ચાલો કહીએ કે આ નોડ સાથે જોડાયેલ ત્યાં N શાખાઓ છે અને તેમાંથી n 1 માં સમાન ધ્રુવીયતા સાથે આ વોલ્ટેજ છે એટલે કે ઋણ આ નોડ સાથે અહીં જોડાયેલ છે અહીં આ સંકળાયેલ નોડ છે ત્યાં સર્કિટમાં અન્ય નોડ હશે પરંતુ આ તે નોડ છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ત્યાં ઘણાં વોલ્ટેજ સ્ત્રોત છે જે તમામને નોડ તરફ ઋણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તે બધાને બરાબર સરખો વોલ્ટેજ V છે તેથી ચાલો કહીએ કે આ કેસ છે આ કેટલીક કાલ્પનિક પરિસ્થિતિ છે જેનો ઉપયોગ હું સમજાવવા માટે કરી રહ્યો છું ફરીથી આપણી પાસે નોડ છે આપણી પાસે નોડ સાથે જોડાયેલ n શાખાઓ છે અને તેમાંથી n 1 માટે આપણી પાસે સમાન દિશામાં વોલ્ટેજ સ્ત્રોત છે અને n મો તે મનસ્વી હોઈ શકે છે તે ગમે તે હોઈ શકે છે ચાલો કહીએ કે આપણી પાસે કેટલાક સંદર્ભ નોડ છે હું તે રીતે બતાવીશ તેનાં સંદર્ભમાં આપણે બધા વોલ્ટેજ બધા નોડ વોલ્ટેજને માપીએ છીએ ચાલો કહીએ કે આ નોડ પરનો વોલ્ટેજ Vn છે હવે આ ચોક્કસ નોડ પર વોલ્ટેજ શું હશે તે આ અને રેફરન્સ વચ્ચે છે અને ફરીથી પુનરાવર્તન કરતાં વોલ્ટેજ હંમેશા બે નોડ વચ્ચે માપવામાં આવે છે તેથી જ્યારે હું ચોક્કસ નોડ પર વોલ્ટેજ કહું એટલે તે વોલ્ટેજ એ તે નોડ અને સંદર્ભ નોડ વચ્ચેનો છે તેથી સંદર્ભ નોડ પહેલાંથી ઉલ્લેખિત હોવો જોઈએ તેથી આ નિવેદન અર્થપૂર્ણ નિવેદન છે જેમ કે નોડ પર વોલ્ટેજ શું છે તો હવે આ નોડ અને સંદર્ભ નોડ વચ્ચેનો વોલ્ટેજ Vn છે તો આ નોડ અને સંદર્ભ નોડ વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે તે કિર્ચોફનો વોલ્ટેજનાં નિયમનો ઉપયોગથી જાણી શકાય તમે જોશો કે તે Vn V નૉટ છે અને પછી આ ખાસ નોડને અહીં પ્રથમ શાખા પર જોઈએ તે વોલ્ટેજ કેટલો છે તે ફરીથી Vn V છે અને તે જ રીતે તમે જુઓ છો કે વોલ્ટેજ સ્ત્રોત પછી આ તમામ બિંદુઓ પરનાં વોલ્ટેજ સમાન અને V n v છે તેથી વોલ્ટેજ સ્ત્રોત ઉપરના તમામ નોડ Vn v છે એટલે કે આ તમામ નોડ પર વોલ્ટેજ સરખા છે હવે તે દર્શાવે છે છે કે જો તમારી પાસે સર્કિટમાં સમાન વોલ્ટેજવાળા વિવિધ નોડ હોય તો તમે સર્કિટમાં બીજું કાંઈપણ બદલ્યા વિના તેમને વાયર વડે જોડી શકો છો તો હું તમને એક ઉદાહરણ બતાવીશ ચાલો કહું કે મારી પાસે અહીં 10 વોલ્ટનો સ્ત્રોત છે મારી પાસે 2 કિલો ઓહ્મ અને 3 કિલો ઓહ્મ છે અને તમે સરળતાથી જોઈ શકો છો કે અહીં વોલ્ટેજ 6 વોલ્ટ છે અને ત્યાં વોલ્ટેજ 4 વોલ્ટ છે અને અહીં કરંટ બે મિલી એમ્પીયર છે ચાલો હું સમાન વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડાયેલ રેઝિસ્ટરનો બીજો સેટ લઉં કદાચ આ 20 કિલો ઓહ્મ અને આ 30 કિલો ઓહ્મ છે ફરીથી તમે જોશો કે નીચલા રેઝિસ્ટરમાં આપણી પાસે 6 વોલ્ટ છે અને ઉપરના રેઝિસ્ટરમાં આપણી પાસે 4 વોલ્ટ છે અને અહીં કરંટ 0 2 મિલી એમ્પીયર છે હવે ચાલો કહીએ કે આપણે આને સંદર્ભ નોડ તરીકે લઈએ છીએ આપણે જોઈએ છીએ કે આ નોડ વોલ્ટેજ અહીં 6 વોલ્ટ છે અને આ નોડ વોલ્ટેજ પણ 6 વોલ્ટ છે હવે હું શું કહું છું હું કહું છું કે આ બે નોડ એકસાથે જોડાઈ શકે છે કારણ કે સર્કિટમાં કંઈપણ બદલ્યા વિના બંને 6 વોલ્ટ છે આ એક સરળ સર્કિટ છે અને જો તમે આ જોડી કે જોડયાં વગર આ રેઝિસ્ટરમાંથી કરંટને જોશો તો ત્યાં બીજું શું છે ચાલો હું આની નકલ બતાવું અને ત્યાં જોડાણ દૂર કરું આ જોડયાં વગર તમે જુઓ છો કે તેમાંથી 2 મિલિએમ્પ વહે છે ત્યાં 0 2 મિલિએમ્પ વહે છે અને આ 6 વોલ્ટ પર છે અને જો હું આ સર્કિટને તે સર્કિટમાંથી મેળવી છે તે હકીકતને ભૂલીને આ જોડાણ કરું જો તમને આ સર્કિટ આપવામાં આવી હોય અને તમને વિશ્લેષણ કરવાનું કહેવામાં આવે તો તમે સરળતાથી જોઈ શકો કે અહીં 6 વોલ્ટ છે અને આમાંથી કરંટ બે મિલિએમ્પ છે તેમાંથી કરંટ 0 2 મિલિએમ્પ છે કારણ કે જો તમે આ સર્કિટ જુઓ તો આ 2 કિલો ઓહ્મ અને 20 કિલો ઓહ્મ સમાંતર છે આ 3 કિલો ઓહ્મ અને 30 કિલો ઓહ્મ સમાંતર છે તેથી આપણી પાસે 2 કિલો ઓહ્મ એ 20 કિલો ઓહ્મને સમાંતર હશે જે 90 બાય 33 કિલો ઓહ્મ છે અને જો તમે અહીં આ વોલ્ટેજની ગણતરી કરશો તો તે બરાબર 6 વોલ્ટ આવશે તેથી આ વોલ્ટેજ હજુ છ વોલ્ટ પર છે અને આ કરંટ હવે જો તમે આ રેઝિસ્ટરને જુઓ દાખલા તરીકે આપણી પાસે રેઝિસ્ટર પર 4 વોલ્ટ છે અને ત્યાં 2 મિલિએમ્પ અને 20 કિલો ઓહ્મ રેઝિસ્ટરમાં 0 2 મિલિએમ્પ અને તે જ રીતે આગળ જો તમે સંદર્ભ નોડના સંદર્ભમાં સમાન વોલ્ટેજ પર હોય તેવા બે બિંદુઓ લો અને તેમને એકબીજા સાથે જોડો તો સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ બદલાતા નથી હવે પછી જોઈશું કે તેમાં અમુક અપવાદ છે પરંતુ અત્યારે આપણે આને સાચું માની શકીએ તેથી હું ફક્ત એટલું જ કહીશ કે સમાન વોલ્ટેજવાળા બે નોડ પછી ભલે તે સંદર્ભ હોય તો પણ દેખીતી રીતે સમાન સંદર્ભમાં બંને વોલ્ટેજને એકબીજાં સાથે લઈ શકાય છે એટલે કે તમે વાયર લઈ શકો અને સર્કિટમાં વોલ્ટેજ અને કરંટમાં ફેરફાર કર્યા વિના આ બે નોડને ટૂંકાવી શકો છો મેં અહીં ઉદાહરણ સાથે દર્શાવ્યું છે અને વાસ્તવમાં જો તમારી પાસે આવી સર્કિટ હોય અને તમારી પાસે અહીં આ વાયર છે તો અહીં આ વાયરમાં કરંટ શૂન્ય હશે તે લાલ વાયર શૂન્ય કરંટ ધરાવે છે તેથી જો તમે તેને તોડશો તો કંઈ થશે નહીં કરંટ હજુ પણ શૂન્ય હશે અને ત્યાં કોઈ ફેરફાર થશે નહીં તેથી ત્યાં અન્ય પરિણામ તરીકે વિચારી શકાય જો તમારી પાસે શૂન્ય કરંટ ધરાવતો વાયર હોય તો તમે સર્કિટમાં વોલ્ટેજ અને કરંટમાં ફેરફાર કર્યા વિના તેને દૂર કરી શકો છો અને કારણ કે જો તમે કિર્ચોફનો કરંટનો નિયમનાં સમીકરણોની કલ્પના કરો તો તે નોડમાં બરાબર સમાન હશે જો તમે આ વાયરને કાપો અથવા કાપો નહીં કારણ કે જો તમારી પાસે આ વાયર હોય તો તેમાંથી કરંટ વહેતો ન હોય તેથી આ 2 કિલો ઓહ્મ રેઝિસ્ટરમાંથી કરંટ 3 કિલો ઓહ્મ રેઝિસ્ટરમાંથી વહેતા કરંટ બરાબર થશે જો તમે આ વાયર ખોલો તો સ્પષ્ટપણે આ બે કરંટ એકબીજા સાથે સરખા હોવા જોઈએ તેથી તેનાથી કોઈ ફરક પડતો નથી હવે હું અહીં જે કહી રહ્યો હતો તેના પર તમને પાછા લઈ જાઉં કારણ કે આ બધા વોલ્ટેજ એકબીજા સાથે સરખા છે હવે હું જે કહું છું તે એ છે કે આપણે તે બધા નોડને એકબીજા સાથે જોડી શકીએ છીએ આ તમામ નોડને એકબીજા સાથે જોડી શકાય છે આપણે બાકીની સર્કિટમાં વોલ્ટેજ અથવા કરંટમાં ફેરફાર કર્યા વિના આ નોડને જોડી શકીએ છીએ હવે આપણી પાસે શું છે ચાલો હું આની નકલ કરું હવે આપણે એક વાયર લીધો છે અને આ બધાંને ભેગાં કરીએ છીએ તેથી આ બધું હવે એક નોડ છે કારણ કે તમે વાયર લીધો છે અને તે બધાંને ભેગા કર્યા છે તેથી જો હું આને ફરીથી લખું તો મને આ બધી શાખાઓ અહીં એક બે ત્રણ n 1 એમ મળશે જ્યાં તે છે ત્યાં તેઓ કંઈક કરવા જઈ રહ્યા છે મને ખ્યાલ નથી કે ત્યાં શું છે કારણ કે તે સંકળાયેલ નથી અને આ નોડ અહીં છે આ નોડ તેનાં જેવો જ છે જે ભેગાં કરીને રચાય છે આ બધા નોડ કારણ કે મેં તે બધા નોડને એકસાથે ભેગાં કર્યા છે અને મારી પાસે શું છે મારી પાસે મૂળભૂત રીતે સમાન વોલ્ટેજ સ્ત્રોત સમાંતર છે હવે આપણે અગાઉ કહ્યું હતું કે તમારી પાસે સમાંતરમાં વોલ્ટેજ સ્ત્રોતો હોઈ શકે નહીં જો તેમના મૂલ્ય સમાન ન હોય અહીં શરૂઆતથી આપણે આ તમામ વોલ્ટેજ બરાબર સમાન દર્શાવ્યાં છે તેથી આ વોલ્ટેજને આપણે એકબીજાં સાથે જોડી શકતા નથી અને ત્યાં તે સમાંતર અને v નૉટ મૂલ્યનાં સિંગલ વોલ્ટેજ સ્ત્રોતની સમાન હશે તેથી જો તમારી પાસે ઘણાં બધાં વોલ્ટેજ સ્ત્રોત હોય જે સમાન મૂલ્યનાં હોય અને જો તમે તેને સમાંતર જોડો તો પરિણામે તે મૂલ્યના એક વોલ્ટેજ સ્ત્રોતની સમકક્ષ છે તેથી આ આપણી પાસે છે અને પછી આ એ વાત છે જે મેં મૂળભૂત રીતે કહી હતી કે Vn વોલ્ટેજ છે આ સંકળાયેલ નોડ છે અને તે ત્યાં કેટલીક શાખામાં જાય છે n શાખા ત્યાં છે તેથી આખરે આપણી પાસે શું છે જો આપણી પાસે n શાખાઓ સાથેનો નોડ હોય અને કહીએ કે તેમાંની N 1 માં આ વોલ્ટેજની દિશા અને મૂલ્યો સમાન છે તો આ બિંદુએ તે એક શાખા nમી શાખામાં તે વોલ્ટેજ સમાન છે તેથી આ બંને એકબીજા સાથે સમાન છે જે હવે સૌથી રસપ્રદ બાબત પાછાં જાવ તેમ કહેવાં માંગે છે ધારો કે તમારી પાસે N શાખાઓ સાથે નોડ છે હું તેમને 1 2 3 N 1 N કહું છું અને તેમાંથી એક પાસે આ દિશામાં વોલ્ટેજ સ્ત્રોત v નૉટ છે હવે આ ક્યાંય પણ જઈ શકે છે તે કોઈ વાંધો નથી કે સીધો વોલ્ટેજ સ્ત્રોત કરંટ સ્ત્રોત તરીકે શું છે તે કોઈપણ ઘટક જે તમે ઇચ્છો છો તે જ રીતે આ શાખાઓમાં પણ કોઈપણ ઘટકો હોઈ શકે છે ત્યાં ફક્ત વાયર છે જે અમુક જગ્યાએ જઈ રહ્યા છે પરંતુ તમારી પાસે નોડ છે જ્યાં N વાયરને એકબીજાં સાથે જોડવામાં આવે છે હવે મેં અગાઉ જે રીતે કારણ આપ્યું હતું તેના પર પાછા જઈને હું કહીશ કે આ એક સિવાયની દરેક શાખામાં વોલ્ટેજ સ્ત્રોત v ની બરાબર છે આપણે અહીંથી શરૂઆત કરી અને સાબિત કર્યું કે તે આના જેવું જ છે અને વધુ રસપ્રદ બાબત અહીંથી ત્યાં જવું છે તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં આ મેળવવા માટે આ વોલ્ટેજ સ્ત્રોતને આ શાખા આ શાખા તે શાખા અને તે શાખામાં મોકલવામાં આવ્યો છે તેથી આપણે આ વોલ્ટેજ સ્ત્રોત લઈએ છીએ તેને ત્યાં ત્યાં અને ત્યાં મોકલીએ છીએ આપણને આ સ્પષ્ટ ચિત્ર મળે છે અને તેથી જ આ થિયર્મનું શીર્ષક મેં નોડ પર વોલ્ટેજ સ્ત્રોતને મોકલવું તે છે અને તે જ આપણે કરી રહ્યા છીએ જો તમારી પાસે સંખ્યાબંધ શાખાઓ સાથેનો નોડ હોય અને તેમાની એક શાખામાં વોલ્ટેજ સ્ત્રોત હોય તે વોલ્ટેજ સ્ત્રોતને નોડ દ્વારા અન્ય તમામ શાખાઓમાં મોકલી શકાય છે નોડ સાથે જોડાયેલ વોલ્ટેજ સ્ત્રોતને તે નોડ સાથે જોડાયેલ અન્ય તમામ શાખાઓમાં મોકલી શકાય છે તેથી તે પરિણામ છે અને આ પરિણામ કેટલીકવાર ચોક્કસ પ્રકારના સર્કિટની ઝડપી અને સરળરીતે સમજવાં માટે ઉપયોગી છે અને તે ચોક્કસ પ્રકારની સર્કિટનાં વિશ્લેષણ માટે તથા અન્ય સર્કિટનાં ગુણધર્મો સાબિત કરવા અને તેથી વધુ માટે પણ ઉપયોગી છે